કવાઝીસ્ટેટીક અપ્રોક્સીમેશન અત્યાર સુધીમાં આપણે શીખી ગયા કે ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિનોમેના ને મેક્સવેલના સમીકરણો Maxwells equations દ્વારા સંપૂર્ણ રીતે વર્ણવવામાં આવે છે તો ચાલો આપણે તે લખીએ ગૌસના નિયમ Gausss law મુજબ ઇલેક્ટ્રીક ફિલ્ડનું ડાયવર્જન્સ ફેરાડે ના નિયમ મુજબ E Bt છે B નું કર્લ B0 J00Et છે અહીં B નું કર્લ એ બંને રેગ્યુલર કરંટ J અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ પર આધારીત છે જે સમયના સંદર્ભમાં ઇલેક્ટ્રીક ફિલ્ડમાં થતા ફેરફારથી ઉત્પન્ન થાય છે અને ચોથું સમીકરણ B નું ડાયવર્જન્સ B0 છે ચાલો હવે આપણે આ વ્યાખ્યાનમાં આ સમીકરણોને એક્સપ્લોર કરીએ અને જોઈએ કે તેઓ શું પ્રેડિકટ કરે છે ઉદાહરણ તરીકે જો હું ફ્રી સ્પેસ માં એવી સ્થિતિ લઉં જ્યાં આ બધા ફિલ્ડ્સ આવી રહ્યા છે અને અહીં કોઈ કરંટ નથી અહીં કોઈ ચાર્જ નથી ફક્ત બહારથી ફિલ્ડ્સ જ આવી રહ્યા છે તો હવે હું B અને E નું વર્ણન કરું છું E નું ડાયવર્જન્સ E0 છે કારણકે અંદર કોઈ કરંટ નથી તે આ વોલ્યુમ ની અંદર છે E નું કર્લ E Bt હશે B નું કર્લ B00Et હશે અને B નું ડાયવર્જન્સ B0 હશે તો ચાલો જોઈએ કે આ ફિલ્ડ્સ આવે ત્યારે શું થાય છે તેથી અહીં ઇલેક્ટ્રીક ફિલ્ડ E છે જે સમયની સાથે બદલાય છે તો આ E સમય સાથે બદલાતું રહે છે તેથી ચાલો આપણે લખીએ કે Et0 છે અને તે મેગ્નેટીક ફિલ્ડને વધારે છે તે મેગ્નેટીક ફિલ્ડને વધારે છે જે પણ સમય સાથે બદલાશે કારણકે તે બદલાતા ઇલેક્ટ્રીક ફિલ્ડમાંથી ઉદભવે છે તેથી આ મેગ્નેટીક ફિલ્ડ B પણ સમય સાથે બદલાઈ રહ્યું છે અને તેનો અર્થ એ છે કે Bt0 છે મેગ્નેટીક ફિલ્ડમાં થતો આ ફેરફાર સૂચવે છે કે તે બીજા ફિલ્ડ E ને જન્મ આપે છે અને તે E ફરીથી B આપે છે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે તો આપણે ક્યાં અટકીએ ઉદાહરણ તરીકે પાછલા વ્યાખ્યાનમાં જ્યારે આપણે કેપેસિટર માં ડિસ્પ્લેસમેન્ટ કરંટની સમસ્યાને ધ્યાનમાં લીધી ત્યારે આપણે કહ્યું કે પ્લેટ્સ વચ્ચે ઇલેક્ટ્રીક ફિલ્ડમાં આ ફેરફાર મેગ્નેટીક ફિલ્ડને જન્મ આપે છે અને ત્યાં આપણે અટકી ગયા હતા આપણે તે ધ્યાનમાં પણ લીધું ન હતું તે મેગ્નેટીક ફિલ્ડ જે બદલાતું રહે છે તે બીજા ફિલ્ડને ફરીથી જન્મ આપે છે એ જ રીતે ફેરાડેનો નિયમ એપ્લાય કરીને આપણે ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરી રહ્યા હતા તે પ્રોબ્લમમાં ઉદાહરણ તરીકે સોલેનોઇડ માં જ્યાં કરંટ બદલાઇ રહ્યો છે આપણે ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કરીને અટકી જઈએ છીએ અને આપણે તે જોયું જ ન હતું કે ઇલેક્ટ્રીક ફિલ્ડ બદલાઈ રહ્યું છે અને તે બીજા મેગ્નેટીક ફિલ્ડને જન્મ આપશે તો આપણે ક્યાં અટકવું આપણે તે કેવી રીતે નક્કી કરી શકીએ તેથી આપણે આ બધામાં જેનો ઉપયોગ કરી રહ્યાં હતાં તેને કવાઝીસ્ટેટીક અપ્રોક્સીમેશન કહેવામાં આવે છે જ્યાં આપણે મેગ્નેટીક ફિલ્ડ અથવા ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી કર્યા પછી આગળના સ્ટેપ માટે અટકી ગયા હતા હું આ કવાઝીસ્ટેટીક અપ્રોક્સીમેશન ને સમજવા માટે થોડો સમય પસાર કરવા માંગું છું તો ચાલો જોઈએ કે આપણે શું કર્યું હતું ઉદાહરણ તરીકે આપણે સોલેનોઇડ માટે કંઈક કરેલ હતું જેમાં કરંટનું વહન થતું હતું જે કરંટ સમય પર આધારીત હતો અને તેથી આની અંદરનું મેગ્નેટીક ફિલ્ડ B બદલાતું હતું ફેરાડેના નિયમ દ્વારા આપણે કહ્યું હતું કે તે આ દિશામાં ફરતાં ઇલેક્ટ્રીક ફિલ્ડને જન્મ આપે છે હું ફક્ત આર્બિટરી રીતે બનાવું છું તે કોઈ બીજી રીતે હોઈ શકે છે એ જ રીતે બીજા ઉદાહરણમાં મેં શું કર્યું મેં એક પેરેલલ પ્લેટ કેપેસિટર લીધું અને મેં કહ્યું ત્યાં એક કરંટ છે જે અંદર આવી રહ્યો છે જે I છે આ કરંટ સમય પર આધારીત છે અને તેથી વચ્ચેનું સમય સાથે બદલાતું ઇલેક્ટ્રીક ફિલ્ડ E મેગ્નેટીક ફિલ્ડને જન્મ આપે છે સર્ક્યુલર મેગ્નેટીક ફિલ્ડ કે જે ઉપરની તરફનું છે પરંતુ આપણે તે મેગ્નેટીક ફિલ્ડ પર અટકી ગયા હતા આપણે તેનાથી આગળ ગયા ન હતા તે આગળ ઈલેક્ટ્રીકલ ફિલ્ડને વધારી શક્યું હોત આપણે ત્યાં કેમ અટકી ગયા આપણે આવું શા માટે કરી શક્યા આપણે આ વ્યાખ્યાનમાં તે કવાઝીસ્ટેટીક અપ્રોક્સીમેશન હેઠળ એનાલાઈઝ કરીશું આ બે ગણતરીઓ આ અપ્રોક્સીમેશન ના આધારે કરવામાં આવી હતી અને આપણે તે સમજવા માંગીએ છીએ કે આપણે આ ક્યારે એપ્લાય કરી શકીએ તો આ કરવા માટે ચાલો આપણે ફરીથી આ સમય પર આધારીત સમીકરણો જોઈએ જયાં આ ફિલ્ડ્સ એક બીજાને વધારે છે તો આપણી પાસે E નું કર્લ E Bt છે B નું કર્લ B00Et છે અહીં હું 00 ને 1c2 ના બરાબર લખું છું જ્યાં c એ પ્રકાશનો વેગ છે કારણકે પ્રકાશ એ વિદ્યુતચુંબકીય તરંગ છે અને આ બધામાં કુદરતી રીતે તે જોવામાં આવે છે તેથી આપણે B1c2Et લખીશું હવે હું માની લઉં છું કે આપણે જે પ્રોબ્લમને સોલ્વ કરી રહ્યા છીએ તેમાં લંબાઈનો સ્કેલ l છે તેનો અર્થ શું છે અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે કેપેસીટર જોયું તે કેપેસીટર અમુક સેન્ટિમીટરની સાઈઝ ના હોય શકે છે હું કેટલાક મીટરના અંતરથી ફિલ્ડ્સનું નિરીક્ષણ કરી શકું છું તેથી લંબાઈ સ્કેલ થોડા મીટરની હશે બીજું ચાલો માની લઈએ કે ટાઇમ સ્કેલ ના ક્રમનો છે તેનો અર્થ શું છે ધારો કે હું સિગ્નલ અથવા ઇલેક્ટ્રીક ફિલ્ડ એપ્લાય કરું જે સમય બદલાઇ રહ્યું છે ટાઈમ પીરિયડ છે તો તે સિગ્નલ EE0sint માટે ટાઇમ સ્કેલ એ 2 ના ક્રમનો હશે આપણે આ સ્કેલની વાત કરી રહ્યા છીએ અને ત્રીજી સંબંધિત કવાંટીટી એ હશે કે કદાચ સિસ્ટમ થોડા વેગ v સાથે આગળ વધી રહી છે અને તે વેગ l ના ક્રમનો છે તેથી અહીં આ ત્રણ બાબતો છે અને ચાલો જોઈએ કે કયા સંજોગોમાં આ l અને આ બધુ કેવી રીતે સંબંધિત હોવું જોઈએ જેથી આપણે આ કવાઝીસ્ટેટીક અપ્રોક્સીમેશન એપ્લાય કરી શકીએ હું આ સમીકરણો ફરીથી લખીશ B નું કર્લ B00Et1c2Et છે અને E નું કર્લ E Bt છે તો લંબાઈ સ્કેલ l ટાઇમ સ્કેલ અને વેગ અથવા સ્પીડ v સાથે હું આ સમીકરણને આશરે આ રીતે લખી શકું છું B નું કર્લ Bl થશે અને આ અંદાજે 1c2E ના બરાબર થશે એ જ રીતે બીજા સમીકરણમાં મારી પાસે ElB છે અને ચાલો જોઈએ કે આનું શું થાય છે ચાલો આપણે સોલેનોઇડનું ઉદાહરણ લઈએ સોલેનોઇડમાં કરંટ I ટાઈમ સ્કેલ સાથે બદલાતો રહે છે અને તેથી મેગ્નેટીક ફિલ્ડમાં થતો આ ફેરફાર ઇલેક્ટ્રીક ફિલ્ડને જન્મ આપે છે તેથી આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ અને હું તેનું અમુક અંતર l થી નિરીક્ષણ કરીશ તેથી આપણે એમ કહીશું કે EB થશે આ ઈન્ડયુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ હશે તેથી હું અહીં ઈન્ડયુસ્ડ લખું છું આ ઈન્ડયુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ પણ સમય સાથે બદલાતું રહે છે અને તેથી આ નવા મેગ્નેટીક ફિલ્ડને જન્મ આપે છે તો ચાલો તેને Binduced કહીએ જે ઇલેક્ટ્રીક ફિલ્ડના આ ફેરફારને કારણે ઈન્ડયુસ થાય છે તો Binduced l1c2 Einduced થશે તેથી Binducedl c2 |Einduced | છે ચાલો હું તમને ફરીથી યાદ કરાવું કારણકે આ નવી સ્લાઇડ છે હું આ વિસ્તારમાં છું જ્યાં એક સોલેનોઇડ છે હું કેટલાક અંતર l થી જોઈ રહ્યો છું ઈન્ડયુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ એ ઈન્ડયુસ્ડ મેગ્નેટીક ફિલ્ડના કારણે છે જે સમય બદલાતું રહે છે તો આપણને પહેલાથી જ મળ્યું હતું કે Einduced lB છે જે મૂળ રીતે સોલેનોઇડમાં બદલાઇ રહ્યું છે અને તેથી Binduced l c2 lB 2B થશે તો ચાલો જોઈએ કે શું થઈ રહ્યું છે મારી પાસે ઓરીજીનલ B છે ચાલો આપણે તેને B0 કહીએ આ ઇન્ડ્યુસ્ડ ફિલ્ડને જન્મ આપે છે આપણે તેને E1 કહીએ જે B1 આપે છે અને આ રીતે આ આગળ વધતું જાય છે આ lB સાથે સંબંધિત છે અને આ ઓરીજીનલ B સાથે 2B થી સંબંધિત છે તેથી જો B1 2B0 હોય અને જો l c1 હોય તો પછી B1 ને અવગણી શકાય છે અને તેથી જ આપણે તેને અવગણતા રહ્યા છીએ કારણકે આપણે એવા અંતરની વાત કરી રહ્યા છીએ જે c કરતા ખૂબ ઓછા છે c ખૂબ જ વધારે હોય છે c એ 108 મીટર પ્રતિ સેકંડના ક્રમનો હોય છે તેનું મૂલ્ય 3 x 108 મીટર પ્રતિ સેકંડ છે તેથી જો વધુ અંતર અથવા ખૂબ ટૂંકા સમયગાળાની વાત ન હોય c ખૂબ જ ઓછો હોય છે તો B1 લગભગ નહિવત્ બનશે હું બીજી રીતે સમાન દલીલ કરી શકું છું બીજી રીત એ હતી કે આપણે આ કેપેસિટર લીધું હતું જેમાં કરંટ I આવી રહ્યો હતો અને ત્યાં આ મેગ્નેટીક ફિલ્ડ પ્રોડ્યુસ થઈ રહ્યું છે તેથી મૂળરૂપે મારી પાસે E હતું ચાલો આપણે તેને E0 કહીએ જે B1 ને જન્મ આપે છે જેના લીધે બદલામાં બીજુ E1 મળે છે અને આ રીતે તે આગળ વધે છે ફરીથી હવે હું એવી દલીલ કરી શકું છું કારણકે B100Et છે હું આમાંથી દલીલ કરી શકું છું કે B1l1c2E0 છે જે મને B1lc2E0 આપે છે અને ફરીથી E ના કર્લનો ઉપયોગ કરીને આપણને E Bt મળેલ છે તેથી મને E12E0 મળે છે તો ફરીથી જો l c હોય તો હું આ ક્રમ પર અટકી શકું છું અને તેની અસર શું છે તે જોઈ શકું છું છેવટે જો lc ખૂબ જ ઓછું હોય હું તેને vc તરીકે લખું છું જો vc1 હોય તો પણ હું પણ આ પ્રકારના અપ્રોક્સીમેશન નો ઉપયોગ કરી શકું છું ઉદાહરણ તરીકે તે સ્પીડ v સાથે મૂવ થતા એક ચાર્જ પાર્ટીકલ નો કેસ હોઈ શકે છે તે કેસમાં હું l ને સ્પીડ v થી રિપ્લેસ કરીશ હવે આ ડિસ્પ્લેસમેન્ટ કરંટની બીજી અભિવ્યક્તિ ચોક્કસપણે આ ઉદાહરણ બનશે જો ત્યાં કોઈ ચાર્જ પાર્ટીકલ સ્પીડ v સાથે મૂવ થતું હોય તો મારી પાસે B ના કર્લનું આ સમીકરણ છે B0 J છે અને જો હું આ ચાર્જ પાર્ટીકલ જ્યાંથી પસાર થાય છે એ રિજન ની આસપાસ સ્ટોક્સના થીયરમને લાગુ કરું તો મને B dl0 I મળે છે પરંતુ આ એરિયામાં I એ 0 છે કારણકે ત્યાં ચાર્જ પાર્ટીકલ નથી તે બીજે ક્યાંક આગળ વધી રહ્યા છે અને તેથી આ સૂચવે છે કે B એ આ કર્વ પર 0 છે જ્યારે વાસ્તવમાં આમ થતું નથી તે ડિસ્પ્લેસમેન્ટ કરંટના કારણે મળે છે આ ચાર્જને કારણે આ ઇલેક્ટ્રીક ફિલ્ડ છે અને ચાર્જ મૂવ થઇ રહ્યો હોવાથી ઇલેક્ટ્રીક ફિલ્ડ પણ સમય સાથે બદલાય છે અને તે મેગ્નેટીક ફિલ્ડને પ્રોડ્યુસ કરે છે હું તેને અસાઈન્મેન્ટ પ્રોબ્લમ તરીકે આપીશ